ચર્ચાના આગળનો વિષય ટ્રાન્સડ્યુસર્સ છે આ બે આકૃતિઓ ટ્રાન્સડ્યુસર્સની છે તેથી સૌ પ્રથમ આપણે જોઈશું કે ટ્રાંસડ્યુસર શું છે અને પછી અમે ટ્રાંસડ્યુસર્સની ટ્રાન્સફર એફીસીયન્સીકાર્યક્ષમતાના ક્લાસીફિકેશનને જોવાનો પ્રયત્ન કરીશું ટ્રાન્સડ્યુસરના ઘણા પ્રકારો છે પછી ટ્રાન્સડ્યુસર્સ માટે ગુણવત્તાવાળા ગુણધર્મો ડિવાઇસીસને મધ્યવર્તી સુધારણા અને પછી ઇલેક્ટ્રિકલ મધ્યવર્તી મોડિફાઇંગ ડિવાઇસેસનો ફાયદો પછી ઇલેક્ટ્રિકલ મધ્યવર્તી મોડિફાઇંગ ડિવાઇસીસ અને ટર્મિનેટીન્ગ ઉપકરણો આ એવા વિષયો છે જેને આપણે આ વ્યાખ્યાનમાં આવરીશું પ્રથમ આપણે જાણીએ છીએ કે સામાન્યકૃત માપન પ્રણાલીમાં ત્રણ કાર્યાત્મક ભાગો હોય છે પ્રથમ પ્રાઇમરીપ્રાથમિક ડિટેક્ટર ટ્રાંસડ્યુસર સ્ટેજ પછી મધ્યવર્તી મોડિફાઇંગ સ્ટેજ અને પછી આઉટપુટ સ્ટેજ તેથી આપણે મુખ્યત્વે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે અહીં છે એક ઉપકરણ જે રીસ્પોન્સપ્રતિસાદ શું છે તે શોધવાનો પ્રયાસ કરે છે આપણે પ્રાઇમરીપ્રાથમિક ડિટેક્ટર લેવાનું છે એકવાર આ પ્રાઇમરીપ્રાથમિક ડિટેક્ટર ડિટેક્ટ કરે છે હવે પછી આ ડેટાને રૂપાંતરિત કરવો પડશે ધારો કે તમે તેને વાંચનીય આઉટપુટમાં રૂપાંતરિત કર્યું છે તેથી તમારી પાસે ઇનપુટ છે તમે શું આઉટપુટ ઇચ્છો છો પછી તમે વચ્ચેના એક તબક્કામાં તમે પ્રાઇમરીપ્રાથમિકને વાંચવા યોગ્ય આઉટપુટમાં રૂપાંતરિત કરો તેથી આ એક કન્વર્ટિએબલ અથવા મધ્યવર્તી મોડિફાઇંગ સ્ટેજ છે ઉદાહરણ તરીકે અહીં તમે મિકેનિકલયાંત્રિક માપન માટે મિકેનિકલયાંત્રિક માપણી કરી શકો છો તેથી આ મેકેનિકલ ડિફેક્લેશન ડાયલ ગેજ હોઈ શકે છે અને આઉટપુટ તમને વોલ્ટેજમાં આપે છે તેથી હવે તમારે મિકેનિકલયાંત્રિક માપને વાંચવા યોગ્ય આઉટપુટમાં રૂપાંતરિત કરવું પડશે તે વોલ્ટેજમાં છે કારણ કે તે પછી તેને નિયંત્રિત કરવું સરળ બને છે તેથી જો તમે કોઈ નિયંત્રક સ્થાપિત કરવા માંગતા હો અથવા તમે ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ અને પછી કંટ્રોલિંગ સિસ્ટમ મેળવવા માંગો છો એટલે કે એડપ્ટીવઅનુકૂલનશીલ કંટ્રોલિંગ સિસ્ટમ પછી આપણે હંમેશા વોલ્ટેજ અથવા કરન્ટ જોઈએ છીએ કારણ કે આઉટપુટ વોલ્ટેજનું સંચાલન કરવું સરળ છે તેથી આપણે હંમેશા વોલ્ટેજની જોઈએ છીએ હવે આ મિકેનિકલયાંત્રિકને માત્ર વોલ્ટેજમાં રૂપાંતરિત કરવું પડશે ઉદાહરણ તરીકે આપણે અહીં પીઝો ક્રિસ્ટલ મૂકવાનો પ્રયત્ન કરી શકીશું પીઝો ક્રિસ્ટલ શું કરે છે પીઝો ક્રિસ્ટલ મિકેનિકલયાંત્રિક ડિસ્પ્લેસમેન્ટને ઇલેક્ટ્રિકલ વોલ્ટેજમાં રૂપાંતરિત કરે છે તેથી આ એક મધ્યવર્તી મોડિફાઇંગ સ્ટેજ છે બરાબર અહીં તમે સર્કિટ્સ લઈ શકો છો મેં તમારી સમજણ માટે એક સરળ એનાલોજીસાદ્રશ્ય મૂક્યું છે મૂળ રૂપે ટ્રાંસડ્યુસર અથવા માપન સિસ્ટમ માટે ત્રણ કાર્યાત્મક એલીમેન્ટતત્વ હોય છે એક પ્રાઇમરીપ્રાથમિક છે બીજું મધ્યવર્તી મોડિફાઇંગ સ્ટેજ છે અને ત્રીજું આઉટપુટ સ્ટેજ અથવા ટર્મિનેટિંગ સ્ટેજ છે દરેક તબક્કો ચોક્કસ કાર્ય કરે છે જેથી ફીઝીક્લ વેરીએબલ ભૌતિક ચલનું મૂલ્ય આઉટપુટ તરીકે દર્શાવવામાં આવે છે કૃપા કરીને તેમાં ધ્યાન આપો તે ચોક્કસ કાર્યો કરે છે તેથી માપવા માટે ફીઝીક્લ વેરીએબલભૌતિક ચલની વેલ્યુ આઉટપુટ તરીકે પ્રદર્શિત થાય છે પ્રક્રિયા નિયંત્રણ માપન પ્રણાલીમાં ચોથા તબક્કાને કન્ટ્રોલપ્રતિસાદ નિયંત્રણ સિસ્ટમ કહેવામાં આવે છે આપણે પ્રાઇમરીપ્રાથમિક પછીના મધ્યવર્તી વિશે વાત કરી રહ્યા છીએ આ પ્રાઇમરીપ્રાથમિક મધ્યવર્તી તબક્કો છે પછી ટર્મીનેટીન્ગ સ્ટેજ છે અને અહીંથી ફીડબેક લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ ફીડબેક કદાચ પ્રક્રિયામાં હશે તેથી અહીં પ્રક્રિયા થઈ રહી છે અને તમારી પાસે આ કંઈક છે તો અહીં પ્રક્રિયા છે બરાબર ફીડબેક નિયંત્રણ સિસ્ટમ આવશ્યક રૂપે સિસ્ટમને નિયંત્રિત કરે છે સિસ્ટમને નિયંત્રિત કરવા માટે કયા નિર્ણય લેવામાં આવે છે તેના આધારે માપેલા સિગ્નલનું અર્થઘટન કરે છે તેથી અહીં તમે કન્સ્ટ્રેઇન દ્વારા એડપ્ટીવ નિયંત્રણ મેળવી શકો છો અથવા ઓપ્ટિમાઇઝેશન દ્વારા નિયંત્રણ મેળવી શકો છો બરાબર અહીં આપણે શું કરીએ છીએ તેનો ફીડબેક આપીએ છીએ તે છે કે પ્રક્રિયા બદલાઈ જાય છે પ્રક્રિયા એડપ્ટીવ બને છે જો તમે મહત્તમ મર્યાદા તરીકે વેરીએબલચલને ઠીક કરો તે કન્સ્ટ્રેઇન છે ઉદાહરણ તરીકે બળ 100 ન્યૂટનથી વધુ ન જઈ શકે આ એક કન્સ્ટ્રેઇન છે ધારો કે જો ત્યાં બળ અને ટોર્ક ઘટક 10 ન્યુટન મીટર હોય તો ત્યાં આ બે કન્સ્ટ્રેઇન છે તેથી પછી આપણે શું કરીએ છીએ તે આપણે પ્રથમ કન્સ્ટ્રેઇન દ્વારા કહીએ છીએ કે 100 ને પાર ન કરો અને બીજું તમે કહો કે 10 ને પાર ન કરો તો 10 કન્સ્ટ્રેઇન મુકવામાં આવ્યા છે પરંતુ જ્યારે આપણે ઓપ્ટિમાઇઝેશન વિશે વાત કરીએ છીએ ત્યારે તે કન્સ્ટ્રેઇન ને જોતો નથી પરંતુ તે ઈન્ટરમીડીયેટ વેલ્યુ તરફ જુએ છે જે પ્રક્રિયાને ચલાવવા માટે સલામત છે બરાબર અહીં જો તમે આ બધા એડપ્ટીવઅનુકૂલનશીલ નિયંત્રણો કરવા માંગતા હો તો આપણી પાસે ફીડબેક નિયંત્રણ સ્ટેજ હોવો જરૂરી છે અને તે પરિણામે ટર્મીનેટીન્ગ તબક્કાથી ઇનપુટ લે છે ત્યાં પ્રક્રિયા મેગ્નીટ્યુડમાં ફેરફાર છે જે સેન્સિંગ વેરીએબલની મેગ્નીટ્યુડને અસર કરે છે ટ્રાન્સફરવિસ્તરણ એફીસીયન્સી જેમ કે મેગનીફિકેશનવિસ્તૃતીકરણ ટ્રાંસ્ડ્યુસર્સની તપાસમાં આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે અથવા માપન પ્રણાલીના સેન્સિંગ એલિમેન્ટ પ્રથમ માપવાની ગુણવત્તા જુએ છે અને માપેલી માહિતી એનાલોગસસમાન સ્વરૂપમાં તરત જ ટ્રાન્સમીટ થઈ જાય છે ઠીક છે તમે સ્ટેજને માપી રહ્યાં છો અને તમે માપેલ તબક્કાને ડેટામાં રૂપાંતરિત કરી રહ્યાં છો તે પ્રાઇમરીપ્રાથમિક છે ટ્રાન્સડ્યુસર જે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઓપ્ટિકલ મેગ્નેટિક પીઝો ઇલેક્ટ્રિક હોઈ શકે તે ટ્રાન્સડ્યુસર માપેલી માહિતીને વધુ અનુકૂળ સ્વરૂપમાં ફેરવે છે અને તમે ડેટાને સુધારવા એડીટીન્ગસંપાદન અને વિશ્લેષણ શરૂ કરી શકો છો ટ્રાંસડ્યુસર એ એક એવું ઉપકરણ છે જે એક પ્રકારનાં ઉર્જાને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ ટ્રાન્સડ્યુસરની વ્યાખ્યા છે ટ્રાંસડ્યુસર એ એક ઉપકરણ છે જે એક ઉર્જાના સ્વરૂપને બીજા સ્વરૂપમાં ફેરવે છે અને આ એક સ્વરૂપ છે તે મિકેનિકલયાંત્રિક હોઈ શકે છે તે ઇલેક્ટ્રિકલ હોઈ શકે છે તે ઓપ્ટિકલ હોઈ શકે છે પરંતુ આ તે ઉર્જા છે જેને માપવાની છે ઉદાહરણ તરીકે ન્યૂમેટિક કન્વર્ટર બેકપ્રેશરનો ઉપયોગ કરે છે કંઈક ડેવિએશન શું છે તેથી ટ્રાંસડ્યુસર એ એક એવું ઉપકરણ છે જે એક પ્રકારનાં ઉર્જા ને બીજા સ્વરૂપમાં ફેરવે છે પ્રથમ તબક્કામાં ઉપયોગમાં લેવાતા જુદા જુદા ઉપકરણોની તુલના કરવા માટે સિમ્પ્સન દ્વારા ટ્રાન્સફર કાર્યક્ષમતાની શબ્દ સૌ પ્રથમ નક્કી કરવામાં આવી હતી સેન્સર દ્વારા સંવેદિત અને વિતરિત માહિતી પર આધાર રાખીને સ્થાનાંતર કાર્યક્ષમતા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવી છે ટ્રાન્સફર કાર્યક્ષમતા IdelIsen Idel દુકાન ઉપકરણ દ્વારા વિતરિત માહિતી છે અને Isen પીકઅપ ડિવાઇસ દ્વારા અનુભવાયેલ માહિતી છે આ ગુણોત્તર એકતા કરતાં વધુ ન હોઈ શકે કારણ કે સેન્સર ડિવાઇસ તેની જાતે કોઈ માહિતી ઉત્પન્ન કરી શકતું નથી તેથી ખૂબ ઉચી ટ્રાન્સફર કાર્યક્ષમતાવાળા સેન્સર હોવું ઇચ્છનીય છે આ ધણું મહત્વપૂર્ણ છે અને આ મુદ્દો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ટ્રાન્સડ્યુસર એ એક એવું ઉપકરણ છે જે એક પ્રકારનાં ઉર્જાને બીજા સ્વરૂપમાં ફેરવે છે અને આ વ્યાખ્યા છે અથવા આ ટ્રાન્સફર એફીસીયન્સી માટેનો ગુણોત્તર છે ટ્રાન્સડ્યુસરના બે પ્રકાર છે એક તેને પ્રાઇમરીપ્રાથમિક ટ્રાંસડ્યુસર કહેવામાં આવે છે બીજાને સેકન્ડરીગૌણ ટ્રાંસડ્યુસર કહેવામાં આવે છે સેન્સિંગ અથવા ડિટેક્ટિંગ એલીમેન્ટતત્વનું કાર્ય એ કોઈ ફીઝીકલશારીરિક ઘટના અથવા ફીઝીકલશારીરિક ઘટનામાં ફેરફારને પ્રતિસાદ આપવાનું છે તેથી તેને પ્રાઇમરીપ્રાથમિક ટ્રાંસડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તમે લિટમસની સીટ લો અને તેને એસિડ અથવા બેઝીકની અંદર મૂકી દો છો રંગ પરિવર્તન થાય છે એલીમેન્ટતત્વનું કાર્ય એ ફીઝીકલશારીરિક ઘટના અથવા ફીઝીકલશારીરિક ઘટનામાં ફેરફારને પ્રતિક્રિયા આપવાનું છે કારણ કે તે રંગમાં પરિવર્તન માપે છે તેને પ્રાઇમરીપ્રાથમિક ટ્રાંસડ્યુસર કહેવામાં આવે છે આ પ્રાઇમરીપ્રાથમિક ટ્રાંસડ્યુસર છે ટ્રાંસ્ડક્શન એલિમેન્ટનું કાર્ય એ સેન્સિંગ એલિમેન્ટ દ્વારા મેળવેલા આઉટપુટને એનાલોગસ ઇલેક્ટ્રિકલ આઉટપુટમાં રૂપાંતરિત કરવાનું છે તેથી તેને સેકન્ડરી ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે અહીં તમારી પાસે આ ઉદાહરણ માટે ઇનપુટ હશે મેં pH લીધો અને તમને એક રંગ આપવાનો પ્રયત્ન કરે છે જે તે કહેવાનો પ્રયાસ કરે છે કે શું તે એસિડ અથવા બેઝીક છે પરંતુ આ ડેટા જો તમને વોલ્ટેજ ડેટા અથવા કેટલાક કન્ટીન્યુસસતત ડેટા તરીકે જોઈએ છે તો પછી આ ડેટાને સેકન્ડરીગૌણ ટ્રાન્સડ્યુસરમાં રૂપાંતરિત કરીએ છીએ સેકન્ડરીગૌણ ટ્રાન્સડ્યુસર શું છે સેકન્ડરી ટ્રાન્સડ્યુસર એલિમેન્ટનું કાર્ય એ છે કે સેન્સિંગ એલિમેન્ટ દ્વારા મેળવેલા આઉટપુટને એનાલોગસ ઇલેક્ટ્રિકલ આઉટપુટમાં રૂપાંતરિત કરવાનું તેથી અહીં તે કંઈક ડિજિટલ pH મીટર જેવું છે તમે માપ્યું છે તે ડિજિટલ છે હવે તમે આને એક સમાન સ્વરૂપમાં કન્વર્ટ કરો છો અને એક અનુરૂપ આઉટપુટ આપો છો જે ઉપકરણને સેકન્ડરીગૌણ ટ્રાંસડ્યુસર કહેવામાં આવે છે તેથી ટ્રાંસડ્યુસરનું વર્ગીકરણ પ્રાઇમરીપ્રાથમિક અને સેકન્ડરીગૌણ હોઈ શકે છે તે સ્પષ્ટ છે તો સિદ્ધાંતો પર આધારિત શું છે વર્ગીકરણ એ કેવી રીતે ઇનપુટ જથ્થાને એક કેપેસિટીન્સ રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ વેલ્યુમાં ટ્રાન્સમોડ કરવામાં આવે છે તેના આધારે છે બરાબર તેથી વર્ગીકરણના આધારે ઇનપુટ જથ્થો ટ્રાન્સડ્યુસ કેવી રીતે થાય છે તે મિકેનિકલયાંત્રિક હોઈ શકે છે કે કેમ તે ટ્રાન્સડ્યુસ થઈ રહ્યું છે તે કેપેસિટીન્સ મૂલ્ય પ્રતિકાર મૂલ્ય અથવા અને ઇન્ડક્ટન્સ મૂલ્ય છે કે કેમ તેઓ કેપેસિટીવ ટ્રાંસડ્યુસર અથવા રેઝિટિવ ટ્રાંસડ્યુસર અથવા ઇન્ડ્યુક્ટીવ ટ્રાંસડ્યુસર તરીકે ઓળખાય છે ટ્રાંસડ્યુસર પીઝોઇલેક્ટ્રિક હોઈ શકે છે મેં તમને કહ્યું હતું મિકેનિકલયાંત્રિક ડિસ્પ્લેસમેન્ટના આધારે પીઝોઇલેક્ટ્રિક શું છે તે ઇલેક્ટ્રિક મેગ્નેટોસ્ટ્રીક્ટિવમાં આધારિત વોલ્ટેજ થર્મો ઇલેક્ટ્રિકલ તાપમાનમાં ફેરવે છે તેથીમેગ્નેટોસ્ટ્રિક્ટિવ પર આધારિત પીઝો જેવી ડિસ્પ્લેસમેન્ટ આપે છે આજે ઓપ્ટિકલ સેન્સિંગ એ બીજી રીત છે જો નેનોમીટરમાં ડિસ્પ્લેસમેન્ટ્સ ખૂબ નાના હોય તો આ ડિસ્પ્લેસમેન્ટ શોધવા માટે ઓપ્ટિકલ તકનીકોનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે તેથી ત્યાં ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર્સ પણ છે તેથી આપણી પાસે બોર્ડોન ટ્યુબ છે જેમા દબાણ આપવામાં આવે છે તેથી બોર્ડોન ટ્યુબ ડિસ્પ્લેસમેન્ટ આપે છે જે હું એલવીડીટી સાથે જોડું છું આ એલવીડીટી બદલામાં મને વોલ્ટેજ આપે છે તેથી વધુ પ્રક્રિયા માટે ઉપયોગમાં આવે છે અહીં ઇનપુટ જથ્થો કેપેસિટેન્સમાં સ્થાનાંતરિત થાય છે સેન્સર કેપેસિટેન્સ ટ્રાંસડ્યુસર રેઝિસ્ટન્સ ટ્રાંસડ્યુસર અથવા ઇન્ડક્ટન્સ ટ્રાંસડ્યુસર મૂળ સિદ્ધાંત કેપેસિટીન્સ રેઝિસ્ટન્સ અથવા ઇન્ડક્ટન્સનો ઉપયોગ કરી રહ્યું છે ટ્રાંસડ્યુસર્સને બે પ્રકારે વર્ગીકૃત પણ કરી શકાય છે જે એકટીવસક્રિય અથવા પેસીવનિષ્ક્રિય હોઈ શકે છે તેથી તમે ઘણા વર્ગીકરણ જુઓ છો એક તે પ્રાઇમરીપ્રાથમિક સેકન્ડરીગૌણ હતું બીજો એક એકટીવસક્રિય અને પેસીવનિષ્ક્રિય છે તેથી તે પહેલાં સિદ્ધાંતના આધારે જોયું તેને કેપેસિટીન્સ સેન્સર કેપેસિટીવ સેન્સર તરીકે પણ વર્ગીકૃત કરી શકો છો તમે તેને રેઝિટિવ સેન્સર કહી શકો છો અને તમે તેને ઈન્ડકટીવ સેન્સર પણ કહી શકો છો વર્ગીકરણ એકટીવસક્રિય પેસીવનિષ્ક્રિય કેપેસિટીવ પ્રતિકારક પ્રેરક અને તે પછી તમે પ્રાઇમરીપ્રાથમિક અને માધ્યમિક પણ હોઈ શકો છો તમારી પાસે એકટીવસક્રિય અને પેસીવનિષ્ક્રિય ટ્રાંસડ્યુસર સેલ્ફજનરેટિંગસ્વ ઉત્પન્ન કરનાર પ્રકાર છે જેમાં તેઓ પોતાનું વોલ્ટેજ વિકસાવે છે અથવા વર્તમાન આઉટપુટ એકટીવસક્રિય છે એકટીવસક્રિય સેલ્ફજનરેટિંગ કરવાના પ્રકાર છે તેઓ પોતાનું આઉટપુટ વિકસિત કરે છે ક્યાં તો તે વોલ્ટેજ હોઈ શકે છે અથવા તે મુખ્યત્વે કરન્ટ હોઈ શકે છે આપણે વોલ્ટેજનો ઉપયોગ આઉટપુટ તરીકે કરીએ છીએ ઉદાહરણ પીઝો ક્રિસ્ટલ ટ્રાન્સડ્યુસર મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટ પેદા કરવા માટે તેમને કોઈ સહાયક શક્તિના સ્ત્રોતની જરૂર નથી પેસીવનિષ્ક્રિય ટ્રાંસડ્યુસર્સ પાવરના સહાયક સ્રોતમાંથી ટ્રાન્સડિક્શન માટે જરૂરી શક્તિ મેળવે છે તેથી અહીં આપણે અંતિમ ટ્રાંસ્ડ્યુસરનુ ડિસ્પ્લેસમેન્ટ સાથે બહાર આવવા અથવા ડિસ્પ્લે સાથે બહાર આવવાનું કામ છે તેઓ શક્તિનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ સહાયક સ્રોતમાંથી શક્તિ મેળવે છે તેઓને બાહ્ય રીતે સંચાલિત ટ્રાંસડ્યુસર કહેવામાં આવે છે ઉદાહરણ રેઝીસ્ટીવ પ્રકાર ઈન્ડકટીવ પ્રકાર અને કેપેસિટીવ પ્રકારનાં ટ્રાંસડ્યુસર્સને પેસીવનિષ્ક્રિય ટ્રાંસડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે પેસીવનિષ્ક્રિય એટલે પાવર આવશ્યક એકટીવસક્રિય એટલે સેલ્ફજનરેટિંગસ્વ ઉત્પન્ન એકટીવસક્રિય અને પેસીવનિષ્ક્રિય ટ્રાંસડ્યુસર આવું દેખાય છે એકટીવસક્રિય ટ્રાંસડ્યુસરમાં એક પ્રેશર પોર્ટ છે જેમા દબાણનો તફાવત અથવા દબાણ આવે છે અને હિટ થાય છે તેથી ડાયાફ્રેમને અહીં દબાણ કરવાનો પ્રયાસ કરે છે અથવા બળ સરવાળો કરિને સભ્યને દબાણપૂર્વક આ સદસ્યને આગળ વધારવાનો પ્રયાસ કરે છે પીઝો ક્રિસ્ટલની ટોચ પર દબાણ કરે છે પછી પીઝો ક્રિસ્ટલ ખસે છે તેથી પીઝો ક્રિસ્ટલ વાઇબ્રેટ થશે અથવા તેના ડિસ્પ્લેસમેન્ટ પર આધારિત છે તે વાઇબ્રેટ કરી શકે છે જો તે સેન્સીટીવસંવેદનશીલ છે તે વાઇબ્રેટ થાય છે અથવા તે પેસીવનિષ્ક્રિય છે અને રહી શકે છે તે ફક્ત એક બાજુ ડિસ્પ્લેસમેન્ટ થઈ શકે છે અને પછી આપણે આઉટપુટને માપીએ છે બરાબર પીઝો ઇલેક્ટ્રિક ટ્રાંસડ્યુસરનો ઉપયોગ ડાયનેમોમીટરમાં પણ થાય છે બધા બળ ડાયનેમોમીટર પીઝો ક્રિસ્ટલ ટ્રાન્સડ્યુસર્સનો ઉપયોગ કરે છે તેથી દબાણ તેથી અહીં એક ફોર્સ ડાયનેમોમીટરમાં ફોર્સ પૂરું પાડવામાં આવે છે ત્યાં એક ફોર્સ સમીન્ગ સભ્ય છે આ સભ્ય પીઝો ક્રિસ્ટલ સાથે જોડાયેલું છે આ પીઝો ક્રિસ્ટલનો આઉટપુટ માપવામાં આવે છે અને તમે તે કરી શકો છો અને રસપ્રદ વાત એ છે કે જ્યારે આપણે ડાયનામો મીટર વિશે વાત કરીશું જ્યાં પીઝો ક્રિસ્ટલ્સનો ઉપયોગ થાય છે તે તેઓ બહુવિધ દિશાના ફોર્સદળો રેકોર્ડ કરી શકે છે આ એક દિશા બળ છે તમે તેને XY દિશામાં મેળવી શકો છો તમારી પાસે પણ તે તરીકે હોઈ શકે છે x માં બળ y માં બળ z માં બળ તમારી પાસે સંયુક્ત દળો પણ હોઈ શકે છે તમારી પાસે ટોર્શનલ બળો પણ હોઈ શકે છે બરાબર આ બધી બાબતો શક્ય છે જ્યારે આપણે ત્યાં પેસીવનિષ્ક્રિય સેન્સર વિશે વાત કરીએ ત્યારે આ પ્રકારના સેન્સર્સને એકટીવસક્રિય સેન્સર તરીકે ઓળખવામાં આવે છે અહીં d નો ફિક્સ બ્લોક અને અહીં મૂવિંગ ટ્યુબ છે અહીં શું થાય છે તેથી આ સ્થિર ધાતુના અવરોધ છે જે ખસેડવાનો પ્રયત્ન કરે છે અને અંદરની મૂવિંગ નળી અથવા આ મૂવિંગ નળી ડિસ્પ્લેસમેન્ટ આપે છે તેથી પછી આ મુવમેન્ટના આધારે શું થાય છે ત્યાં એક કેપેસિટેન્સ છે તેથી વધવાનીઅને ઘટાડIની દિશા જોઈ શકે છે તેથી આ અંદર સ્લાઈડ કરે છે અને આપણને જે આઉટપુટ મળે છે તે એક કેપેસિટેન્સ પ્રકારનું ટ્રાન્સડ્યુસર છે અહીં આપણે પાવર લાગુ કરીએ છીએ અને આ કેપેસિટીન્સ મૂલ્ય મેળવીએ છીએ તેથી જ તેને નિષ્ક્રીય ટ્રાંસડ્યુસર્સ કહેવામાં આવે છે તમારી પાસે એનાલોગસ ટ્રાંસડ્યુસર અને ડિજિટલ ટ્રાંસડ્યુસર પણ છે એનાલોગ અને ડિજિટલ ડિજિટલ એટલે કે તેબાઈનરીદ્વિસંગી છે અહીં તમારી પાસે ટાઇમસમયના સંદર્ભમાં અથવા જે પણ છે તે વોલ્ટેજના સંદર્ભમાં વિવિધતા એનાલોગસ વિવિધતા હોઈ શકે છે તેથી એનાલોગસ ટ્રાંસડ્યુસરના કિસ્સામાં તે ઈન્ક્રીઝીંગ અથવા ડીક્રીઝીંગ હોય શકે છે ઇનપુટ જથ્થો એ એનાલોગ આઉટપુટમાં રૂપાંતરિત થાય છે જે સમય સાથે સતત બદલાય છે તેથી આ એક એનાલોગસ છે અથવા હું તેને આમાં જેમ મૂકી શકું છું તમે જે પણ લો તે ટાઇમસમય છે તેથી તે આ કંઈક કરી શકે છે તે એનાલોગસ છે બરાબર એલવીડીટી સ્ટ્રેન ગેજ થર્મોકપલ થર્મિસ્ટર એ એનાલોગસ ટ્રાંસડ્યુસર્સના કેટલાક દાખલા છે જો ટ્રાંસડ્યુસર ઇનપુટ જથ્થાને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે જે પલ્સના રૂપમાં હોય તો તેને ડિજિટલ કહેવામાં આવે છે તેથી તે મેગનીટ્યુડ વિ આ પલ્સ સ્પંદિત છે અથવા ડિજિટલ ટ્રાંસડ્યુસર આ સ્વરૂપો ટાઇમસમયના સતત સ્વરૂપો નથી પરંતુ નેચરના સ્વરૂપમાં છે ઉદાહરણ શાફ્ટ કોડ એન્કોડર શાફ્ટ એન્કોડર લિનિયરરેખીય ડિસ્પ્લેસમેન્ટ ટ્રાંસડ્યુસર શાફ્ટ એન્કોડર શું છે તમે શાફ્ટના અંતમાં એક એન્કોડર જોડો છો અને તેમાં ઘણા બધા સ્લોટ્સ હશે અને પછી આપણે શું કરીએ છીએ આપણે એક બલ્બ પસાર કર્યો અને પછી અમારી પાસે ફોટોડાયોડ છે જે ઘટે છે તેથી તે ત્યાંથી પસાર થાય છે તેથી એકવાર આ ફરે છે તેથી તમારી પાસે પ્રકાશ પસાર થતો હશે અને આગળ તમારી પાસે એક બ્લન્ટઅસ્પષ્ટ ભાગ અથવા બ્લાઇન્ડઅંધ ભાગ હશે પછી તમારી પાસે આગળનું હોલછિદ્ર હશે જેમાંથી પસાર થવું પડશે તેથી જો તમે જોશો કે સિગ્નલ આપવામાં આવ્યું છે 1 તો તે 0 હશે 1 ઉપર અને નીચે હશે અને પછી તે 0 હશે પછી 1 ઉપર અને નીચે 0 1 ઉપર રહેશે અને પછી તે 0 હશે તેથી જો તમે ઝૂમ કરો પછી તે આ જેવું થઈ શકે તેથી આ ડિજિટલ ટ્રાંસડ્યુસર્સ છે ડિજિટલ એનાલોગસ ટ્રાન્સડ્યુસર સિગ્નલ સાથે બદલાવા માટે ઘણી સ્વતંત્રતા આપે છે તમે વધારી શકો છો અથવા તમે સિગ્નલને વધારી શકો છો ખૂબ અવાજ ટાળવા માટે ફિલ્ટર્સ મુકી શકો છો અને પછી તમે સિગ્નલ પર પ્રક્રિયા કરી શકો છો પરંતુ અહીં જ્યારે આપણને સિગ્નલ મળે છે ત્યારે આપણે સિગ્નલને અલગ કરીએ છીએ ત્યારે મૂળભૂત ડેટાનો અવાજ વધી જાય છે અને જ્યારે આપણે આગળની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણે ઘણી માહિતી ગુમાવીએ છીએ પછી આપણે ડિજિટાઇઝેશન કરવાનો પ્રયાસ કરીએ છીએ જો કે ડિજિટાઇઝેશન વાતચીત કરવા માટે સરળ છે તેથી લોકો ડિજિટાઇઝેશનને પસંદ કરે છે પરંતુ એકવાર સિગ્નલની ગુણવત્તામાં સુધારો જાણવો પડશે હવે લોકો એનાલોગ સિગ્નલ સ્થાનાંતરિત કરે છે અને સમાન ટ્રાન્સડ્યુસર સાથે કામ કરવાનું શરૂ કરે છે બરાબર આ એક એનાલોગસ ટ્રાન્સડ્યુસર છે તેથી જ્યાં હીટ લાગુ પાડીયે છે તેથી તમારી પાસે થર્મોકપલ હોટ જંકશન અને કોલ્ડ જંકશન છે પછી તે ઇએમએફ બનાવે છે તેથી ત્યાં એક વેરીંગવોલ્ટેજ છે જે આ સિગ્નલ બનાવે છે તે સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે અને પછી આપણે એનાલોગ આઉટપુટ સિગ્નલ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ તેથી આ સમયના સંદર્ભમાં આ એનાલોગસ છે તેથી તમે સમયના સંદર્ભમાં સતત રેકોર્ડ થતા સમાન સંકેતોને જોઈ શકો છો આ તે એક ઉપકરણ છે જેમાં આ ડેટા રેકોર્ડ કરી શકાય છે અને તે સ્ક્રીન પર પ્લોટ આપી શકે છે બીજું વર્ગીકરણ છે જેને ડાયરેક્ટ અને ઈન્વર્સ ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે જે નોન ઇલેક્ટ્રિકલ વેરીએબલને માપે છે અને ઇલેક્ટ્રિકલ વેરીએબલમાં પરિવર્તિત કરે છે તેને ડાયરેક્ટ ટ્રાંસડ્યુસર કહેવાય છે ઉદાહરણ તરીકે ડિસ્પ્લેસમેન્ટનું ઇલેક્ટ્રિકલ સ્વરૂપમાં રૂપાંતરણ તાપમાન રેડીએશનકિરણોત્સર્ગ ગરમીના પ્રવાહને માપવા માટે થર્મોકપલનો ઉપયોગ ડાયરેક્ટ ટ્રાન્સડ્યુસર માટેનું ઉદાહરણ છે અહીં ઇએમએફ વોલ્ટેજમાં રૂપાંતરિત થાય છે બરાબર તેથી તે સીધું છે જો ઇલેક્ટ્રિકલ જથ્થોને નોન ઇલેક્ટ્રિકલ જથ્થામાં પરિવર્તિત કરે છે તો તેને ઈન્વર્સપરિવર્તન કહેવામાં આવે છે તેથી જેમાં માની લો કે હું વોલ્ટેજ લાગુ કરું છું અને આ વોલ્ટેજને લાગુ કરીને એલવીડીટી સિગ્નલ દ્વારા એલવીડીટી ડિસ્પ્લેસમેન્ટ થાય છે અથવા આયન કોર જે ત્યાં પ્રાઇમરીપ્રાથમિક અને સેકન્ડરીગૌણ કોઇલ વચ્ચે વચ્ચે મુવ થાય તેથી તે ઈન્વર્સ તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે ઈન્વર્સ ટ્રાન્સડ્યુસર માટેનું એક ખૂબ સામાન્ય ઉદાહરણ એ પીઝો ક્રિસ્ટલ છે જ્યાં વોલ્ટેજમાં ઇનપુટ આપવામાં આવે છે અને ડિસ્પ્લેસમેન્ટને આઉટપુટ તરીકે લેવામાં આવે છે તેથી એલવીડીટી એક હોઈ શકે છે પીઝો ક્રિસ્ટલ પણ એક હોઈ શકે છે તેથી આપણે ઘણા વર્ગીકરણ જોયા છે તેથી ચાલો ફરી જોઈએ અને ફરી યાદ કરીએ તેથી એક પ્રાઇમરીપ્રાથમિક છે અન્ય એક સેકન્ડરીગૌણ હતું એક એકટીવસક્રિય હતું બીજો એક પેસીવનિષ્ક્રિય હતું એક ડિજિટલ હતું બીજો એક એનાલોગ હતું પછીનો ડાયરેક્ટસીધો હતું અને ઇનડાયરેક્ટ મેં બધા વર્ગીકરણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે આવરી લીધું છે એકટીવસક્રિય પેસીવનિષ્ક્રિય અને પછી મેં મૂળભૂત ટ્રાંસડ્યુસર્સ આપ્યા નથી અન્ય એક કેપેસિટીન્સ બેઝ કેપેસિટીવ બનશે પછી તે રેઝીસ્ટીવ છે પછી તે ઇન્ડક્ટન્સ છે તેથી જો તમે કેટેગરી જુઓ તમે જોશો કે તમે આને પેસીવનિષ્ક્રિય અને એકટીવસક્રિય તરીકે મૂકી શકો છો તેથી ત્યાં તે વર્ગમાં આવી શકે છે આ ટ્રાન્સડ્યુસરના ઘણા વિવિધ પ્રકારનાં વર્ગીકરણ છે ચાલો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટઆડકતરી ટ્રાન્સડ્યુસરનું ઉદાહરણ જોઈએ કે જેમાં ડાયરેક્ટ ટ્રાન્સડ્યુસર એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ જ્યારે રૂપાંતરિત થાય છે જ્યારે કોઈ ઉપકરણ નોન ઇલેક્ટ્રિકલ મૂલ્યને માપીને વિદ્યુત મૂલ્યમાં રૂપાંતરિત કરે છે ત્યારે તે ડાયરેક્ટ છે જ્યારે તે રૂપાંતરિત થાય છે અને ઇલેક્ટ્રિકલ સિગ્નલને બિન વિદ્યુત સિગ્નલમાં રૂપાંતરિત કરે છે ત્યારે તે ઈન્વર્સ છે તેથી આપણે અહીં ઇલેક્ટ્રિકલ પીઝો ક્રિસ્ટલ જોઈ શકીએ છીએ તેથી પછી આ પીઝો ક્રિસ્ટલ ખસેડવાનો પ્રયાસ કરે છે તેથી અહીં તમારી પાસે ઈન્વર્સ અસર છે જે આપવામાં આવે છે વોલ્ટેજ સ્રોત છે તેથી પીઝો ક્રિસ્ટલ ઉપર અને નીચે અને ઉપર ખસે છે તો ઈન્વર્સ એટલે શું ઈન્વર્સ એક ઇલેક્ટ્રિકલ જથ્થો ડિસ્પ્લેસમેન્ટમાં રૂપાંતરિત થાય છે તેને ઈન્વર્સ કહેવામાં આવે છે તેથી માપવાનું ઉપકરણ નોન ઇલેક્ટ્રિકલ મૂલ્યોને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરી શકે છે તે ડાયરેક્ટ છે તેથી આ ડાયરેક્ટ છે તેથી અહીં તે ઇલેક્ટ્રિકલથી નોન ઇલેક્ટ્રિકલ વિસ્થાપન છે બરાબર તેથી તેને ઈન્વર્સ ટ્રાંસડ્યુસર કહેવામાં આવે છે તેથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટ્રાન્સડ્યુસરને આપણે આકૃતિ સાથે જોઈએ તેથી તમારી પાસે એક સંદર્ભ સંકેત છે જે ઇનપુટ તરીકે આપવામાં આવે છે બરાબર તો પછી તમારી પાસે કમ્પેરેટર છે પછી તમારી પાસે નેટવર્ક એમ્પ્લીફાયર છે તેથી આ મેગનીફિકેશન કરે છે અને પછી તે જે પણ નોંધ્યું છે તે એક્ચુએટ કરે છે તે કાર્ય કરવાનો પ્રયાસ કરે છે તેથી પછી આ એક્ચુંએશન થાય છે અને તે પછી તમારી પાસે નિયંત્રિત બિન ઇલેક્ટ્રીક્લ જથ્થો સિગ્નલ છે જે મલી રહ્યું છે તેથી એક્ટ્યુએશનના આધારે હું એક્ટ્યુએશનના ડિસ્પ્લેસમેન્ટને માપી શકું છું તે ટ્રાંસડ્યુસર છે અને આ સિગ્નલ મોકલવામાં આવે છે અને પછી તેની તુલના કરવામાં આવે છે અને રેફરન્સ સીગ્નલ સંદર્ભ સંકેત આપવામાં આવે છે ઇલેક્ટ્રિકલ યુનિટ અથવા સિગ્નલ આ દિશામાં જાય છે મિકેનિકલયાંત્રિક વિપરીત દિશામાં આવે છે તેથી ટ્રાંસડ્યુસર પછી તમારી પાસે ઇલેક્ટ્રિકલ સંકેત છે આ વિદ્યુત સંકેતોની સરખામણી સરળતાથી કરી શકાય છે અને પછી તમે પ્રારંભ કરી શકો છો આ ડાયરેક્ટસીધો ટ્રાંસડ્યુસર છે તેથી બિન ઇલેક્ટ્રિકલને ઇલેક્ટ્રિકલ માં રૂપાંતરિત કરે છે તેથી જો તમે ઈન્વર્સ લેશો તો આકૃતિ આવી આવે છે બિન ઇલેક્ટ્રિકલ જથ્થોને અહીં ડિસ્પ્લેસમેન્ટ આપવામાં આવે છે ત્યારબાદ ટ્રાંસડ્યુસર નેટવર્ક મેગનીફાય થાય છે અને પછી તમને અહીંથી આઉટપુટ જથ્થો મળે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલ મળે છે જે આ inverse ટ્રાન્સડ્યુસર છે અને પછી તમને મિકેનિકલ સિગ્નલ મળે છે તેની તુલના કરવામાં આવે છે અને આગળનો સંકેતનો સમૂહ આ એક ડાયાગ્રામ છે જે ડાયરેક્ટ ટ્રાંસડ્યુસર અને ઇનડાયરેક્ટ અથવા ઈન્વર્સ ટ્રાન્સડ્યુસર વિશે વાત કરવાનો પ્રયાસ કરે છે બરાબર પછી તમારી પાસે નલ અને ડિફ્લેક્શન ટાઇપ ટ્રાંસડ્યુસર છે આપણે આ નલને કમ્પ્રેટરમાં જોયું છે તેથી તમારી પાસે 0 ડિફ્લેક્શન જાળવવાના સિદ્ધાંત પર કાર્યરત નલ ટાઇપ ડિવાઇસ પણ હોઈ શકે છે જેને જાણીતી અસર દ્વારા માપવામાં આવે છે જે માપેલા જથ્થા દ્વારા પેદા થાય છે તેનો વિરોધ કરે છે તેથી તે હંમેશા 0 માં હોય છે અથવા તમે માપેલ મૂલ્ય મૂકવાનો પ્રયાસ કરો તેથી પછી તે તરત જ ડિસ્પ્લેસમેન્ટ બતાવે છે અને ડિસ્પ્લેસમેન્ટથી તમે થોડો દબાણ લાગુ કરવાનો પ્રયાસ કરો અને તેને 0 પર લાવો છો તેથી હવે તમે જાણો છો કે તમે તેને કેટલું લાગુ કર્યું છે જે તેને 0 પર લાવ્યા છે હવે આ જથ્થાને માપી શકાય છે કે આપણે કેટલીક માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ નલ પ્રકારનું ઉપકરણ 0 જાળવવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે તેથી ઉદાહરણ તરીકે જો ત્યાં કોઈ પોઈન્ટરનિર્દેશક હોય તેથી આ પોઈન્ટરનિર્દેશકને કેટલાક ઉપકરણોની સામે રાખે છે જે તે થાય છે તે ઠીક કરવાનો પ્રયાસ કરે છે બરાબર હવે હું દબાણ લાગુ કરવા અને તેને કેન્દ્રની સ્થિતિમાં ફરીથી લાવવાનો પ્રયાસ કરું છું અને તે શોધી કાઢવા માટે કે મેં તેને કેન્દ્રીય સ્થિતિમાં લાવવા માટે કેટલું દબાણ કર્યું છે અને પછી આ મેં એક જાણીતી માત્રામાં રૂપાંતરિત કર્યું છે અને નલ પ્રકારનાં ઉપકરણ સિદ્ધાંત પર કાર્ય કરે છે યોગ્ય પરિચિત અસર લાગુ કરીને 0 વલણ જાળવવાનું કે જે માપેલા જથ્થા દ્વારા પેદા થતી માત્રાનો વિરોધ કરે કારણ કે વિરોધી અસરની તીવ્રતાની સંખ્યાત્મક મૂલ્યની ચોક્કસ માહિતી નક્કી કરવા માટે પ્રાધાન્ય 0 સ્તરે ડિફ્લેક્શનને સંતુલિત કરવું જરૂરી છે કારણ કે તેને પાછો લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પદ્ધતિનો મોટો ગેરલાભ એ છે કે તેનો ઉપયોગ ડાયનેમીકગતિશીલ માપન માટે થઈ શકતો નથી કેમ કે ગતિશીલ માપન ત્યાં કંઈક છે જેને સ્થિર માપન કહેવામાં આવે છે અને ગતિશીલ માપન કહેવામાં આવે છે સ્થિર માપનમાં તમે મહત્તમ મૂલ્યની નોંધને રેકોર્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો જ્યારે ડાયનેમીકગતિશીલ એટલે કે રીસ્પોન્સપ્રતિસાદ કેવી રીતે સમય સાથે બદલાશે તેથી પછી તમારી પાસે એક ડિવાઇસ હોવું જોઈએ જે ખૂબ સંવેદનશીલ હોય છે જે તમામ પ્રતિક્રિયાઓને માપી શકે છે બરાબર તેથી આ નલ પ્રકારનો મોટો ગેરલાભ એ છે કે જ્યારે દબાણ માપવાનું હોય ત્યારે ડાયનેમીકગતિશીલ માપન માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી જ્યારે મહત્તમ બળ માપવાનું હોય ત્યારે પહેલા હંમેશાં ડાયલ ગેજ સાથે ડાયનેમીકગતિશીલ માપન કરવાનો પ્રયત્ન કરતાં હતા પરંતુ હવે જ્યારે મશીનિંગની પ્રક્રિયા દરમિયાન આપણી પાસે આ ડાયનેમીકગતિશીલ માપન છે ત્યારે આપણે ટૂલ અને વર્કપીસ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા શું છે તે શોધવા માટે સક્ષમ છીએ ડાયનેમીકગતિશીલ માપનનું ખૂબ જ મહત્વપૂર્ણ ઉદાહરણ એ નલ પ્રકારનાં ટ્રાંસડ્યુસર ડેડ વેઇટ પ્રેશર ગેજ અને આર્મહાથ અને સમાન આર્મહાથની સંતુલન છે તેથી આ એવા કેટલાક ઉપકરણો છે જે નલ ટાઇપ ડિવાઇસ પર કામ કરે છે નલ ટાઇપ ડિવાઇસ 0 ડિફ્લેક્શન જાળવવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે બરાબર માપેલા જથ્થામાં ભૌતિક અસર પેદા થાય છે જે માપવાના સાધનના કેટલાક ભાગમાં વિરુદ્ધ દિશામાં સમાનતા અસરને ઉત્તેજિત કરે છે એ સિદ્ધાંત પર ડિફ્લેક્શન ટાઇપ ટ્રાંસડ્યુસર કાર્ય કરે છે જે પાછા કહીએ માપેલ જથ્થો શારીરિક અસર પેદા કરે છે માપેલ પ્રમાણ એ ડિસ્પ્લેસમેન્ટ જથ્થો એક શારીરિક પ્રભાવ પેદા કરે છે જે માપવાના સાધનના કેટલાક ભાગમાં વિરુદ્ધ દિશામાં સમાનતા અસરને ઉત્તેજિત કરે છે માપેલા જથ્થાના સિધ્ધાંત એ છે કે તાપમાન માપવા મુકેલા થર્મોકપલ અને સાધનના કેટલાક ભાગમાં વિરુદ્ધ દિશામાં માપવા જેવા અનુરૂપ પ્રભાવો પર લાક્ષણિક અસર ઉત્પન્ન કરે છે જ્યાં સુધી સંતુલન પુનસ્થાપિત ન થાય ત્યાં સુધી વિરોધી અસરમાં વધારો થાય છે જે તબક્કે ડિફ્લેક્શનનું માપન એક સ્પ્રીંગ બેલેન્સનું ઉદાહરણ છે સ્પ્રીંગ બેલેન્સમાં જે થાય છે તે સ્પ્રીંગ બેલેન્સ હંમેશા તે 0 મા સ્થાને હોય છે તેથી આપણે શું કરીએ છીએ અમે તેના પર વજન મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી મુવમેન્ટ તમે તેના પર વજન મૂકશો સ્પ્રીંગ ખેંચવાનો પ્રયાસ કરે છે બરાબર તેથી તે ખેંચવાનો પ્રયાસ કરે છે તેથી વિરોધી અસરમાં વધારો થયો છે કારણ કે સામાન્ય રીતે તે એક સંકુચિત સ્થિતિમાં હશે જ્યારે તમે વજન લગાડ્યા પછી તે વિસ્તૃત સ્થિતિમાં હોય ત્યાં સુધી જ્યાં સુધી સંતુલન પુનસ્થાપિત ન થાય ત્યાં સુધી ડિફેક્શનનું માપન હાથ ધરવામાં આવે છે તમે જે પણ ભાર લાગુ કરો તેનું મહત્તમ ડિસ્પ્લેસમેન્ટ થતું જોશો તેથી આ ડીફ્લેક્શન ટ્રાન્સડ્યુસર જેનું સરળ ઉદાહરણ સ્પ્રીંગ બેલેન્સ છે સ્પ્રીંગ બેલેન્સ કંઈ નથી પરંતુ ત્યાં એક હૂક છે તમારી પાસે સ્પ્રીંગ છે અને તે પછી તમારી પાસે એક હૂક છે જે આ હૂકને લગાડવામાં આવે છે અને પછી તમારી પાસે એક વાંચન અને એક નિર્દેશક છે તેથી જ્યારે તમે વજન લાગુ કરો છો ત્યારે તમે વજન લાગુ કરો છો આ ઉપર અને નીચે ચાલે છે તેથી ત્યાં સુધી વિરોધી અસરમાં વધારો થાય છે જ્યાં સુધી સંતુલન પુનસ્થાપિત ન થાય ત્યાં સુધી કે જ્યાં ડિફ્લેક્શનનું માપન કરવામાં આવે છે અને તેનું સરળ ઉદાહરણ સ્પ્રીંગ ગેજ છે તેથી આપણે નલ ટાઇપ અને ડિફ્લેક્શન ટાઇપ નલ ટાઇપ જોયું તે તેને 0 પર લાવે છે અને આ બીજી વસ્તુ છે ગુણવત્તા માટેના ગુણધર્મો કોઈપણ સેન્સર માટે સમાન છે તે રીપીટેબીલિટી છે ટ્રાન્સડ્યુસરની ચોકસાઈ હાઇ ડિગ્રી હોવી આવશ્યક છે પછી તે ચોક્કસ ઓપરેટિંગ રેન્જમાં લીનીઆરીટીની ખૂબ હાઇ ડિગ્રી હોવી જોઈએ પછી તે તેને ડાયનેમીક હોવું જોઈએ તેનો અર્થ એ છે કે કોઈ પણ જવાબ આપવા માટે તે તત્કાળ તૈયાર રહેવું પડશે તેનામાં હાઇ ઇનપુટ ઇમ્પેડન્સઅવરોધ હોવો જોઈએ અને ઓછો આઉટપુટ અવરોધ હોવો જોઈએ જે લોડિંગ અસરને દૂર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમાં ખૂબ હાઇ ઇનપુટ અવરોધ અને ઓછો આઉટપુટ અવરોધ હશે જેમ કે તે લોડિંગ અસર લેતું નથી તો પછી ઉચ્ચ રીઝોલ્યુશન આવશ્યક છે જેથી તે ખૂબ જ નજીકની ચોકસાઈ આપવાનો પ્રયત્ન કરે અને ત્યારબાદ ટ્રાન્સડ્યુસરનું કદ જેટલું ઓછું હોવું જોઈએ હિસ્ટેરેસિસ જેટલું ઓછું હોવું જોઈએ ઉદાહરણ તરીકે આ સમય વિરુદ્ધ વોલ્ટેજ છે તેથી જ્યારે તમે તેને અનલોડ કરવાનો પ્રયાસ કરો ત્યારે તમે લોડ કરો છો ત્યારે કોઈ અલગ રસ્તો લેવાનો પ્રયાસ કરે છે તેથી તેને હિસ્ટ્રેસિસ લૂપ કહેવામાં આવે છે તેથી આ શક્ય તેટલું ન્યૂનતમ હોવું જોઈએ તે મજબૂતાઈ પ્રેશર વાઈબ્રેશન શોક અને રફ હેન્ડલિંગ મજબૂતાઈમાં કામ કરવા સક્ષમ હોવો જોઈએ ગુણવત્તા અને અનુકૂલનક્ષમતા સાથે કાટવાળું વાતાવરણ અથવા કઠોર વાતાવરણમાં કામ કરવા સક્ષમ હોવો જોઈએ ઠીક છે આ એવા કેટલાક લક્ષણો છે જે ટ્રાન્સડ્યુસર હોવા જોઈએ હવે આપણે પ્રાઇમરીપ્રાથમિક ભાગ જોયું છે હવે આપણે આગળના ભાગમાં જઈશું જે મધ્યવર્તી મોડિફાઇંગ ડિવાઇસ છે અહીં કાઇનેમેટિક લીનાયારીટીરેખીયતા ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે કોઈ જોડાણ પ્રણાલીનો ઉપયોગ મિકેનિકલ એમ્પ્લીફાયર તરીકે થવાનો હોય ત્યારે તેનાના એમ્પ્લીફિકેશન પ્રદાન કરે છે જેને ઘણી વાર તેની સંપૂર્ણ આઉટપુટની શ્રેણીમાં ગેઇનલાભ તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ ઇલેક્ટ્રિકલ પહેલાં જોડાણ પ્રણાલીનો ઉપયોગ મિકેનિકલ એમ્પ્લીફાયર તરીકે થતો હતો જો તમે પાછા જશો અને ડાયલ ગેજ જો તમે જોશો કે ત્યાં ઘણા બધા ગિયર્સ હશે તો આ ગિયર્સ મૂળભૂત રીતે એમ્પ્લીફિકેશન માટે વપરાય છે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવે તે સમાન વિસ્તરણ પ્રદાન કરે છે જેને ઘણીવાર ગેઇનલાભ તરીકે અને આઉટપુટની સંપૂર્ણ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે તે લાભ લીનીયરરેખીય હોવો જોઈએ નહીં તો પુઅરનબળા એમ્પ્લીફિકેશનમાં પરિણમે છે બધા સેન્સરમાં ટ્રાન્સડ્યુસરની એક વર્કિંગ રેન્જ છે શા માટે આપણે આ કાર્યકારી શ્રેણીનો ઉલ્લેખ કરીએ છીએ કારણ કે તે કાર્યકારી શ્રેણીમાં લીનીયરરેખીય પ્રતિસાદ ક્યાં છે જ્યારે તમે લીનીયરરેખીય પ્રતિસાદ ધરાવતા હો ત્યારે તમે કોઈ પણ ભૂલ વિના ગાણિતિક સમીકરણ અને ક્રોસ કોરીલેટ Y અને x ના પરિમાણમાં લખવાનો પ્રયાસ કરી શકો છો તેથી નિશ્ચિત બિંદુ સ્થાન પર સહિષ્ણુતાને અંકુશમાં રાખવા માટે લીનાયારીટીરેખીયતા અને સીધી લાઇન સ્ટાઇલની મુવમેન્ટચળવળને વધારવા માટે યોગ્ય કાઇનેમેટિક લેઆઉટને જાણવું જરૂરી છે ગિયર્સના ઉદાહરણ સાથે વાત કરીએ જો તમે કોઈ નિશ્ચિત લિંક હલાવવાચળવળ કરવા માંગતા હો તો તે પણ શક્ય છે એક બિંદુ પર નિર્દેશિત અને પછી તમે શું કરો છો તમે મેગ્નીફાયબૃહદ બનાવવાનો પ્રયાસ કરો તેથી ઉદાહરણ તરીકે પેન્ટાગ્રામ પેન્ટાગ્રામમાં લિંક પરિમાણો બદલીને જોડાણના પરિમાણો ને મેગ્નીફાયવિસ્તૃત કરી શકો છો તેથી મિકેનિકલયાંત્રિકનીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે ગેઇન મીકેનીકલ એડવાન્ટેજ ગેઇન આઉટપુટ ડીસ્પ્લેસમેન્ટ ઈનપુટ ડીસ્પ્લેસમેન્ટ ગેઇન આઉટપુટ વેલોસીટી ઈનપુટ વેલોસીટી જ્યારે મિકેનિકલ એમ્પ્લીફિકેશનનો ઉપયોગ ફિકશનલ લોડિંગ ઇનીર્શીયલ લોડિંગ સ્થિતિસ્થાપક વિકૃતિ અને બેકલેશસમાં કરવામાં આવે છે ત્યારે તે ભૂલમાં ફાળો આપે છે ઇનીર્શીયલ લોડિંગના પરિણામે થતી ભૂલ અને સ્થિતિસ્થાપક વિકૃતિને લીધે થતી ભૂલ જૂથબદ્ધ કરી શકાય છે કે જે સિસ્ટમેટિકપ્રણાલીગત ભૂલ છે આ સિસ્ટમેટિકપ્રણાલીગત ભૂલો કન્સીસ્ટન્સસુસંગત છે અને મિકેનિકલયાંત્રિક વીયર અને ટીયર દ્વારા થાય છે તેથી જો આપણે સમય સમય પર રીશ્પોન્સપ્રતિસાદ કાઢવાનો પ્રયાસ કરી શકીએ તો તે મુજબ કરેકશન ફેક્ટર સુધારણા પરિબળ આપી શકાય છે તેથી સિસ્ટમેટિકપ્રણાલીગત ભૂલ એ કંઈ નથી પરંતુ જો તમે પ્રીસીઝન અને એક્યુરેસી પર પાછા જાઓ ત્યારે કોઈ પણ વ્યક્તિને આ તબક્કે બધા ગોળીઓ ચલાવવા પ્રયાસ કરી રહ્યાં છે તે ખૂબ જ સચોટ છે પરંતુ તે કેન્દ્રના સ્થાનેથી વિસ્થાપિત થાય છે તમે સિસ્ટમેટિક કરેક્શન મૂકી શકો છો અને પછી તેને આ બિંદુ પર ખસેડો બરાબર તેથી ઈલાસ્ટિક ડીફોર્મશનને પરિણામી ભૂલને સિસ્ટમિક ભૂલ તરીકે જૂથબદ્ધ કરી શકાય છે અને ઘર્ષણ લોડિંગ અને બેકલેશ તે રેન્ડમ એરર છે ઘર્ષણપૂર્ણ લોડિંગ અને બેકલેશ રેન્ડમ ભૂલ છે જે આ સમયગાળા દરમિયાન થાય છે પરંતુ આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે ફ્રિકશનઘર્ષણ લોડિંગ અને બેકલેશ ભૂલ સ્લાઇડ ટાઇમનો સંદર્ભ લો 3838 નાના ફ્રિકશન એમ્પ્લીફીકેશન પ્રતિબિંબિત વૃદ્ધિ જોડાણમાં ઘર્ષણના કોઈપણ સ્રોત થી થાય છે તેથી જ આપણે જે કરી રહ્યા છીએ તે છે કે આપણે પીઝો સ્ફટિકો સાથે આ તમામ કડીઓને બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પીઝો ક્રિસ્ટલમાં ડિસ્પ્લેસમેન્ટ થાય છે તમે પીઝો ક્રિસ્ટલને સ્ટેક કરી શકો છો તમે ડિસ્પ્લેસમેન્ટને એમ્પ્લીફાયવિસ્તૃત કરી શકો છો તેથી અમે જોડાણના કોઈપણ ઘર્ષણના સ્ત્રોતને મિકેનિકલયાંત્રિક એમ્પ્લીફીકેશનમાંથી ઇલેક્ટ્રીક્લવિદ્યુત એમ્પ્લીફીકેશન તરફ આગળ ધપાવીએ છીએ જો કે નાના એક રીઝલ્ટમાં ફેરફાર થાય છે જે તેમના ગેઇનલાભની સમાન મેગ્નીફાય થાય છે બરાબર જોડાણની નાની મુવમેન્ટ મેગ્નીફાય વિસ્તૃત થાય છે જે આપણે અહીં કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ વિસ્તૃત બળ ઇનપુટ પર મેગ્નીફાઇડ લોડ તરીકે પ્રતિબિંબિત થાય છે જે ઘર્ષણના સ્ત્રોત અને ઇનપુટ વચ્ચેના આંકડા સમાન છે તેથી આ અસરને કહેવામાં આવે છે પ્રતિબિંબિત ઘર્ષણ વિસ્તરણ અને તેને તરીકે નીચેના ઇક્વેશનથી ગણી શકાય છે Ftir એ સિસ્ટમના ઇનપુટ પરની કુલ પ્રતિબિંબિત અંતર્ગત શક્તિ N માં છે એ યાંત્રિક છે એમ્પ્લીફિકેશન અથવા ગેઇન અને ΔFir એ ઇનર્ટિશિયલ ફોર્સ N માં ની કોઈપણ બિંદુએ સિસ્ટમ વધારો છે ઘર્ષણ એમ્પ્લીફીકેશન શુ છે પ્રતિબિંબિત બેકલેશ અને ઈલાસ્ટિક ડીફોર્મશન સ્થિતિસ્થાપક વિકૃતિ આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા છે લિન્કેજ સિસ્ટમમાં કામચલાઉ નોન કન્સ્ટ્રેઇનબિન બંધનનો પરિણામ છે ઉદાહરણ તરીકે જો તમારી પાસે બે ગિયર્સ છે તો તે જોડાણ પ્રણાલીમાં કામચલાઉ નોન કન્સ્ટ્રેઇનનું પરિણામ છે આ ગિયર્સ વોર્ન આઉટ થઈ જાય તો તેઓ એકબીજા સાથે ભળી જતા હોય છે તેથી જ્યારે તમે આગળની દિશામાં જાઓ છો ત્યારે જ્યારે તમે 10 રાઉન્ડ જાઓ છો ત્યારે તે 10 મીમી આગડ જશે ફરે છે જ્યારે તમે વિપરીત દિશામાં 10 રાઉન્ડ આવશે ત્યારે તે ફક્ત 9 5 મીમી પાછું આવે છે તેથી ત્યાં જે તફાવત છે તેને બેકલેશ કહેવામાં આવે છે તેથી તે જ રીતે આ બેકલેશ પણ થાય છે જો આપણી પાસે આ જોડાણો છે તેથી બેકલેશ એ બંનેના આઉટપુટ પર લિંકેજ સિસ્ટમમાં કામચલાઉ નોન કન્સ્ટ્રેઇનબિન મર્યાદિત ના પરિણામો છે અને ગતિમાં ઈલાસ્ટિક ડીફોર્મશનના પરિણામો છે જે આઉટપુટના સ્રોતો વચ્ચેના ગેઇનલાભની દ્વારા મેગ્નીફાયવિસ્તૃત કરવામાં આવશે તેથી આ પણ મેગ્નીફાયવિસ્તૃત થશે લોસ્ટ મોસનખોવાયેલી ગતિ એ સ્રોત અને આઉટપુટ વચ્ચેના ગેઇનલાભ દ્વારા ગુણાકાર કરેલા વાસ્તવિક બેકલેશ અથવા ડીફોર્મશનની બરાબર છે તેથી આ બે અસરોને બેકલેશ એમ્પ્લીફિકેશન અને ઈલાસ્ટિક એમ્પ્લીફિકેશન તરીકે ઓળખવામાં આવે છે તેથી તમે સમજી ગયા છો કેલોસ્ટ મોસનખોવાયેલી ગતિ વાસ્તવિક બેકલેશની બરાબર છે અથવા ગેઇનલાભ દ્વારા ગુણાકાર કરાયેલ ડીફોર્મશનવિકૃતિ એ સ્રોત વચ્ચેની લોસ્ટ મોસનખોવાયેલી ગતિ હશે અને આઉટપુટ લોસ્ટ મોસનખોવાયેલી ગતિ હશે બેકલેશને કારણે કુલ અંદાજ કરેલ ડિસ્પ્લેસમેન્ટ ઈલાસ્ટિક ડીફોર્મશન સ્થિતિસ્થાપક વિરૂપતા ને લીધે આઉટપુટ પર કુલ અંદાજિત ડિસ્પ્લેસમેન્ટ નુકસાન તેથી આ બધા નુકસાન બેકલેશ અને ઈલાસ્ટિકસ્થિતિસ્થાપક ને કારણે છે અને અહીં એક ગેઇનફાયદો પણ છે જે પ્રભાવમાં આવે છે તેથી અમે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રભાવ શું છે મધ્યવર્તી મોડિફાઇંગ ડિવાઇસમાં બીજી વસ્તુ આપણને ટોલેરન્સ સહનશીલતાની સમસ્યા હશે તેથી કોઈપણ મિકેનિકલયાંત્રિક સિસ્ટમની અંતર્ગત સમસ્યામાંના ડાયમેન્શનલ ટોલેરન્સ પરિમાણોની સહિષ્ણુતામાં સંબંધિત ગતિ શામેલ છે જે ઉત્પાદન ભૂલને સમાવવા માટે છે તેથી આપણે ફક્ત એ કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કે ટોલેરન્સસહિષ્ણુતા કેમ આપવામાં આવે છે આ ટોલેરન્સસહિષ્ણુતા અનિવાર્ય છે કારણ કે મિકેનિકલયાંત્રિક ફિટ મેળવવાની આવશ્યકતા અને ઘટકના થર્મલ વિસ્તરણને મંજૂરી આપવી જોઈએ જે આપણે ટોલેરન્સસહિષ્ણુતા આપવાની જરૂર છે તેથી આટોલેરન્સસહિષ્ણુતા પણ લોસ્ટ મોશનનું કારણ બને છે ડાયમેન્શનલ ટોલેરન્સપરિમાણીય સહિષ્ણુતાને લીધે ગુમાવેલ ગતિની અસરને ઘટાડવા માટે સહનશીલતાની શ્રેણી શક્ય 40 વત્તા અથવા ઓછા 0 5 40 વત્તા અથવા ઓછા 0 3 40 વત્તા અથવા ઓછા 0 ટોલેરન્સ લેવલ સહનશીલતાનું સ્તર શક્ય તેટલું ન્યૂનતમ રાખવું પડશે કે લોસ્ટ મોસન ખોવાયેલી ગતિ ઓછી થઈ જશે બરાબર હું સમજું છું કે જ્યારે ટોલેરન્સ લેવલ સહનશીલતાનું સ્તર નાનું અને નાનું અને નાનું થતું જાય છે તેથી ખર્ચ વધારે છે પરંતુ તમારે તે સમજવું પણ જોઇએ કે જ્યારે ટોલેરન્સસહનશીલતા ખૂબ લીબરલઉદાર બને છે અને જ્યારે ફીટ હોય છે તો તે એક સંપૂર્ણપણે અલગ રીસ્પોન્સપ્રતિસાદ બની જાય છે અને ત્યાં ઘણી બધી લોસ્ટ મોસનગતિશીલતા હોય છે તાપમાન પણ આ મધ્યવર્તીઘણી સમસ્યાઓ તરફ દોરી જાય છે કારણ કે તાપમાનસિસ્ટમ થી ખામી શરૂ થાય છે ઉદાહરણ તરીકે ત્યાં કેબલ અને કોઇલનું થર્મલ વિસ્તરણ હોઈ શકે છે તેથી તે તમને એક અલગ કારણ આપે છે તાપમાનના ભિન્નતા માપન પ્રણાલીના કાર્યને પ્રતિકૂળ અસર કરે છે અને તેથી પરિમાણમાં તાપમાનમાં ફેરફારના સંદર્ભમાં આદર્શ માપનની વિભાવના ક્યારેય પૂર્ણ થઈ નથી અને ઈલાસ્ટિકસ્થિતિસ્થાપક અને ઇલેક્ટ્રિકલ બંને તાપમાનના વિવિધતા પર આધારિત છે તેથી જ્યારે તેમાં કરન્ટ પાસ થશે ત્યારે તાપમાનને લીધે ત્યારે લંબાઈમાં વધારો થાય છે તેથી જ્યારે 0 ઇનપુટ સ્થિતિમાં આઉટપુટમાં પરિવર્તન થાય છે ત્યારે 0 ડ્રિફ્ટ અથવા સ્કેલ અને સ્કેલ એરર તરીકે ઓળખાતા ડેવીએશનવિચલનના પરિણામો સાથે તમને સંપૂર્ણપણે અલગ ઇલેક્ટ્રીકલ રીસ્પોન્સ વિદ્યુત પ્રતિસાદ મળે છે તેનો અર્થ એ કે જ્યારે ડ્રિફ્ટ થાય છે તેમ કહેવા માટે ઉદાહરણ તરીકે તાપમાન પછી ડ્રિફ્ટ વોલ્ટેજ સંદર્ભે જ્યારે તાપમાન 0 હોય ત્યારે ડ્રિફ્ટ વોલ્ટેજ જ્યારે તાપમાન ઉચું જાય ત્યારે કદાચ 50 ડિગ્રી સેલ્સિયસ તમે જુઓ ડ્રિફ્ટ વોલ્ટેજ અહીં જઇ શકે છે તેથી ત્યાં ડ્રિફ્ટ 5 હોઈ શકે છે આ 0 વોલ્ટ છે આ 5 વોલ્ટ છે બરાબર તેથી આ 0 ડ્રિફ્ટ મુખ્યત્વે તાપમાનના વેરીએશનભિન્નતા પર આધારિત છે આપણે ઇલાસ્ટીક ડેવીએશનસ્થિતિસ્થાપક વિચલન જોયું આપણે બેકલેશ ડેવીએશનવિચલન જોયું હવે આપણે પ્રવાહોને તાપમાન આધારિત સમસ્યાઓ જોઈ રહ્યા છીએ તેથી હવે આપણે મધ્યવર્તી ફેરફાર ઉપકરણોના ફાયદા શોધીશું પ્રથમ મોટા ફાયદા એમ્પ્લીફિકેશન અથવા એટેન્યુએશન એમ્પ્લીફિકેશનનો અર્થ એ છે કે એટેન્યુએશનમાં વધારો થયો છે એમ્પ્લીફિકેશન અથવા એટેન્યુએશન ખૂબ જ સરળતાથી સમજી શકાય છે પાવર એમ્પ્લીફાયર્સ દ્વારા પાવર આઉટપુટ મેળવી શકાય છે જે શક્ય નથી તેથી સરળતાથી મિકેનિકલયાંત્રિક સિસ્ટમોમાં અલબત્ત તમે લિવરનો ઉપયોગ કરી શકો છો અને પછી તમે ગિયર્સનો ઉપયોગ કરી શકો છો અને તમે મેગ્નીફાયબૃહદદર્શિત કરી શકો છો પરંતુ હંમેશાં વીયર અને ટીયર થાય છે તેથી પાવર એમ્પ્લીફાયર્સનો ઉપયોગ કરી કે તમે સિગ્નલને વિસ્તૃત એમ્પ્લીફાય કરી શકો મધ્યવર્તી ફેરફાર કરેલ ઉપકરણોમાં મોટા પ્રમાણમાં માસ ઇનર્શીયા જડતા અને ઘર્ષણની અસર ઓછી કરવામાં આવે છે અને લગભગ કોઈપણ મેગ્નીટ્યુડપરિમાણની આઉટપુટ શક્તિ પ્રદાન કરી શકાય છે તેથી ફક્ત ઇલેક્ટ્રોનિક સર્કિટને બદલાવીને તમે તેને વધારવાનો પ્રયાસ કરી શકો છો 10 વખત 100 વખત 1000 ગણો પણ થઈ શકે છે ખૂબ જ સરળતાથી કરી શકાય છે અલબત્ત જ્યારે તમે એમ્પ્લીફાઇંગ વિસ્તરણ કરતા રહો ત્યારે તમે પણ ત્યાં પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરો છો સંકેત અનેઅવાજના ગુણોત્તરના તરીકે ઓળખાતા પરિબળ જ્યારે તમે રેકોર્ડિંગના ઉચ્ચ રિમોટ પર જાઓ ત્યારે શક્ય છે રીમોટ દૂરસ્થ ટેલિમેટ્રી અને નિયંત્રણ એ એરોસ્પેસ અને R એન્ડ D ની આવશ્યક બાબતો છે તેથી તેનો અર્થ એ છે કે આપણે અહીં શું કહીએ છીએ કરવાનો પ્રયાસ એ રીમોટ દૂરસ્થ ટેલિમેટ્રી સંવેદનાત્મક સંકેતો પર આધારિત છે આ સંકેતો વાયરલેસ સંચાર કરી શકાય છે તેથી તમે તેને પ્રાપ્ત કરવાનું શરૂ કરી શકો છો અને પઝેસીન્ગકબજો મેળવવાનું શરૂ કરી શકો છો તે ટ્રાન્સડ્યુસર સામાન્ય રીતે મિનિટ્યુરાઇઝેશન માટે સેન્સીટીવસંવેદનશીલ હોય છે ખાસ કરીને ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સમાં જ્યાં મધ્યવર્તી સંશોધિત ઉપકરણોમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રાખે છે આગળ આપણે સરળ કરન્ટ સેન્સીટીવ સંવેદનશીલ સર્કિટ્સમાં જઈશું ઓહમના કાયદાની મદદથી રીડ આઉટ સર્કિટ દ્વારા સૂચવેલ વર્તમાન નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે આ સમીકરણ નીચે પ્રમાણે ફરીથી લખી શકાય છે તે અહીં જોઇ શકાય છે કે મહત્તમ વર્તમાન પ્રવાહ જ્યારે k 0 થાય છે એટલે કે જ્યારે વર્તમાન હશે આગળ ટ્રાંસ્ડ્યુસર રેઝિસ્ટન્સ Rt ના Rr સાથે સંબંધિત ઉચા મૂલ્ય માટે આઉટપુટ વિવિધતા અથવા સંવેદનશીલતા વધારે છે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે આઉટપુટ મહત્તમનું કાર્ય છે જે બદલામાં Ei પર આધારિત છે ડ્રાઇવિંગ વોલ્ટેજ કેલિબ્રેશન જાળવવા માટે કાળજીપૂર્વક નિયંત્રિત થવું આ સર્કિટની ખામી એ છે કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ બિન રેખીય છે હવે પછી બાલસ્ટ સર્કિટ જોઈશું તો અહીં આપણી પાસે જે એપ્લાય કરેલ વોલ્ટેજ છે મૂળરૂપે આ એક નાનો તફાવત છે અહીં વોલ્ટેજ સેન્સીટીવ સંવેદનશીલ ઉપકરણ ટ્રાન્સડ્યુસરની આજુબાજુ ની સર્કિટમાં મૂકવામાં આવે છે આ સરળ સર્કિટમાં નાનો તફાવત છે તેથી તે અહીં મૂકવામાં આવ્યું છે તેથી અમે વર્તમાન વિવિધતા મેળવવાનો પ્રયાસ કરીએ છીએ તેથી એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તે ની ગેરહાજરીમાં તો ચાલો હું પહેલા તે લખું જેથી તમે સમજી શકશો તો આ બાલાસ્ટ રેઝિસ્ટર છે અને ટ્રાન્સડ્યુસર ટેઝીસ્ટન્સપ્રતિકાર છે તેથી ફરીથી અહીં ઓહમના નિયમનો ઉપયોગ કરીને તમને આ સર્કિટ મળશે જ્યાં k એ પરિબળ છે ચાલો e0 વોલ્ટેજ આખા kRt ટ્રાંસડ્યુસર કે જે આઉટપુટ ડિવાઇસ દ્વારા સંકેત અથવા રેકોર્ડ થયેલ છે તે પછી નીચેનું સમીકરણ સાચું છે આ સમીકરણ નીચે પ્રમાણે ફરીથી લખી શકાય છે કોઈપણ આપેલ સર્કિટ માટે kRt Rb અને e0ei એ અનુક્રમે ઇનપુટ અને આઉટપુટનાં પગલાં છે સંવેદનશીલતા અથવા ઇનપુટમાં ફેરફારના આઉટપુટમાં ફેરફારનું પ્રમાણ નીચે મુજબ વ્યક્ત કરી શકાય છે જો વિવિધ મૂલ્યોનો બાલ્સ્ટ રેઝિસ્ટન્સ શામેલ કરવામાં આવે છે તો આપણે સંવેદનશીલતા બદલી શકીએ છીએ જે સૂચવે છે કે ત્યાં મહત્તમ મૂલ્ય છે જરૂરી સંવેદનશીલતા માટે Rb Rbને ડીફ્રન્સીએટ કરીને આપણે આ મૂલ્ય મેળવી શકીએ નીચેની બે શરતો આ ડેરિવેટિવ હેઠળ શૂન્ય હશે જ્યારે Rbꝏ બલ્સ્ટનો પ્રતિકાર થાય ત્યારે ન્યૂનતમ સંવેદનશીલતા આવે છે જ્યારે Rb kRt બલ્સ્ટનો પ્રતિકાર થાય ત્યારે મહત્તમ સંવેદનશીલતા મળે છે આ મુદ્દાઓથી તે અવલોકન કરી શકાય છે કે સંપૂર્ણ શ્રેણીનો ઉપયોગ કરી શકાય છે અને Rb એક સતત મૂલ્ય છે હંમેશા kRt એક વેરિયેબલ પર નિશ્ચિત કરી શકાતું નથી અને તેથી ત્યાં સમાધાન હોવું આવશ્યક છે જો કે Rbને પસંદ કરી શકાય છે કે મહત્તમ સંવેદનશીલતા તેના મૂલ્યને kRt સાથે સરખાવીને શ્રેણીના ચોક્કસ બિંદુ માટે પ્રાપ્ત થાય છે એક બાલ્સ્ટ સર્કિટનો ઉપયોગ પ્રતિકાર પ્રકારનાં તાણ ગેજેસના ગતિશીલ માપન એપ્લિકેશન માટે કેટલીકવાર થાય છે જેમાં કુલ ગેજની તુલનામાં પ્રતિકારમાં ફેરફાર ખૂબ જ નાનો હોય છે પ્રતિકાર અહીં નોંધવું મહત્વપૂર્ણ છે કે આ સંબંધ પણ નિર્દેશ કરે છે કે જ્યારે બાલ્સ્ટ રેઝિસ્ટન્સ ગેજ પ્રતિકારની બરાબર હોય ત્યારે મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય છે વર્તમાન સંવેદનશીલ સર્કિટ સાથે તુલના કરતી વખતે વોલ્ટેજ સંવેદનશીલ સર્કિટનો મોટો ફાયદો એ છે કે વર્તમાન માપનની તુલનામાં વોલ્ટેજ માપન કરવું ખૂબ સરળ છે એક ખામી એ છે કે વોલ્ટેજનું ખૂબ કાળજીપૂર્વક નિયંત્રણ કરવું જરૂરી છે કારણ કે સપ્લાય વોલ્ટેજ ei ટકાવારીના ફેરફારથી k ના મૂલ્યમાં સમાન ફેરફાર કરતા આઉટપુટમાં મોટો ફેરફાર થાય છે બીજો ગેરલાભ એ છે કે આઉટપુટ અને ઇનપુટ વચ્ચેનો સંબંધ બિન રેખીય છે આપણે છેવટે શું કહીએ છીએ કે આપણે એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ના મહત્તમ મૂલ્ય માટે જરૂરી સંવેદનશીલતા શું છે તેથી આ એક મહત્વનું સમીકરણ જ્યાં તમે સેન્સીટીવીટી એનાલીસીસ સંવેદનશીલતા વિશ્લેષણ અને મહત્તમ કિંમત સમજવા માટે હશે આ ડેરિવેટિવ નીચેના બે શરતો માટે 0 છે બાલાસ્ટ ટેઝીસ્ટન્સ ની મીનીમમ સેન્સીટીવીટી અનંત અથવા સમાન છે અથવા મહત્તમ સંવેદનશીલતા પરિણામ જ્યારે બાલાસ્ટ બરાબર તેથી આ બાલાસ્ટ સર્કિટ વિશે છે ખુબ ખુબ આભાર